હાઇ ડેમોન્સ્ટ્રેશન ક્લાસમાં આપનું સ્વાગત છે આ ક્લાસ આપણે પ્રયોગશાળામાં લઈ રહ્યા નથી પરંતુ અમે તમને પ્રેશર સેન્સર વિશે અને પછી તમે માઇક્રોકન્ટ્રોલર તરીકે આરડ્યુનો સાથે કેવી રીતે પ્રેશર સેન્સર નો ઉપયોગ કરી શકો છો તેની સમજ આપીશું તેથી જો હું પ્રેશર સેન્સર નો ઉપયોગ કરવા માંગું છું જો હું તેને દબાવું છું તો હું આ પ્રેશર ના વેલ્યુ ને કેવી રીતે બદલી શકું અથવા કેટલાક ડિજિટ ની દ્રષ્ટિએ જે પ્રેશર છે તે હું કેવી રીતે જોઈ શકું તેથી આઉટપુટ સિગ્નલ પર પ્રેશર માં ફેરફારને માપવા માટે હું ઇન્ટરફેસીંગ મોડ્યુલ તરીકે કંટ્રોલર તરીકે આરડ્યુનો નો ઉપયોગ કરી શકું છું તો આ ડેમોન્સ્ટ્રેશન ક્લાસ છે આ પર્ટીક્યુલર ક્લાસ ને આ કોર્સવર્ક મા મૂકતા પહેલા અમે ઘણું વિચાર્યુ છે અને તે ખૂબ અર્થપુર્ણ છે કારણ કે એકવાર તમારી પાસે પ્રેશર સેન્સર છે તો આને તમે સિંગલ ક્ન્ડિશન મોડ્યુલ માં કેવી રીતે પ્રેશર સેન્સર નો ઉપયોગ કરી શકશો તેથી આ ક્લાસ પર ધ્યાન કેન્દ્રિત કરો અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછવા માટે ફ્રી છો તમે કેવી રીતે પ્રેશર સેન્સર નો ઉપયોગ આરડ્યુનો મોડ્યુલ સાથે કરી શકો છો તેનો ડેમો ક્લાસ તરીકે બતાવવા માટે હું અન્ય ટીચિંગ આસિસ્ટેંટ ને વિનંતી કરું છું ત્યાં સુધી તમે કાળજી લો કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને મને પૂછો હું તમને પછીના ક્લાસ માં મળીશ હાય સેન્સર્સ અને એક્ટ્યુએટર કોર્સ માં આપનું સ્વાગત છે આજે આપણે પ્રેશર સેન્સર વિશે ચર્ચા કરીશું તેથી હું BMP180 તરીકે ઓળખાતા પ્રેશર સેન્સર સાથે ડેમો બતાવીશ જે બોશ દ્વારા વિકસિત કરવામાં આવ્યુ છે અને હું પ્રેશર સેન્સર ના વર્કિંગ પ્રિન્સિપલ વિશે સમજાવીશ પ્રોફેસર હાર્દિકે તમારી સાથે પ્રેશર સેન્સર કેવી રીતે ફેબ્રિકેટ કરવુ સિલિકોન અને અન્ય વસ્તુઓમાંથી ડાયાફ્રામ કેવી રીતે ફેબ્રિકેટ કરવુ તેના વિષે પહેલેથી જ ચર્ચા કરેલી છે તેથી હવે હું તેના જેવા પ્રેશર સેન્સર નું પ્રેક્ટિકલ ઉદાહરણ બતાવીશ તેથી આજે આપણે આ BMP 180 સેન્સર વિશે ચર્ચા કરીશું જે તમે આ બાજુ જોઈ શકો છો તેથી આ તે પ્રેસર સેન્સર છે જેની આપણે આજે ચર્ચા કરવા જઈશું તેથી BMPs ઘણા અન્ય સેન્સર જેવા છે જે પાઇઝો રેઝિસ્ટિવિટી ના આધારે કાર્યરત છે તેથી તમે પાઇઝો રેઝિસ્ટિવિટી પાઇઝોઇલેક્ટ્રિક નેચર વગેરે વિશે પણ સાંભળ્યું હશે તેથી તે મૂળભૂત રીતે જો પાઇઝોઇલેક્ટ્રિક મટેરિયલ્સ છે તો પછી જો તમે પ્રેશર લાગુ કરો તો તે પોટેન્શિયલ ઉત્પન્ન કરશે ક્યાંરે પાઇઝો રેઝિસ્ટિવ મટેરિયલ્સ રેસિસ્ટન્સ માં પરિવર્તન પ્રદર્શિત ક્યારે કરશે તેથી અહીં પ્રેશર સેન્સર જેનો ઉપયોગ કરશે તે પાઇઝો રેસિસ્ટિવ પ્રોપર્ટી છે તેથી તમે અહીં જોઈ શકો છો તેથી પ્રેશર સેન્સર નું કન્સ્ટ્રકશન આસપેક્ટસ જે આપણે અહીં વાપરવા જઈશું તે આ છે તેથી તમે અહીં જોઈ શકો છો કે પાઇઝો રેઝિસ્ટર છે અને સેન્ડેર માં એક ડાયાફ્રામ છે તેથી ડાયાફ્રામ અને ડાયાફ્રામ ની ચાર એડ્જ માં પાઇઝો રેઝિસ્ટર છે અને અહીં ડાયાફ્રામ નો આ સાઇડ વ્યૂ અથવા સેક્શન વ્યૂ છે જેથી તમે જોઈ શકો છો કે અહીં એક પાઇઝો રેઝિસ્ટર છે અહીં એક પાઇઝો રેઝિસ્ટર અહીં બંને બાજુ હશે અને પાતળો ડાયાફ્રામ તેની વચ્ચે છે તેથી આ ડાયાફ્રામ ખરેખર આ 4 પાઇઝો રેઝિસ્ટર પર લટકી રહ્યો હોય એવુ લાગે છે તેથી તે તેનું કન્સ્ટ્રકશન કેવુ છે એ છે તેથી આ એક સોલીડ રિજિયન હશે અને માઇક્રો મશીનિંગ ઓપરેશન દ્વારા આપણે પાતળો ડાયાફ્રામ મેળવી શકીએ છીએ અને આપણે તેના પર પાઇઝો રેઝિસ્ટર પણ બનાવ્યા છે હવે આમાં આગળ જતા પહેલાં હું તમને પ્રેશર ને લગતી કેટલીક વધુ બાબતો વિશે જણાવવા માંગુ છું તેથી પ્રેશર ખરેખર શું છે તેથી તમારે ફોર્સ વિશે શું ધ્યાન રાખવું જોઈએ ફોર્સ એવું છે કે જે તમે તેને ખસેડવા માટે ઓબ્જેક્ટ પર લાગુ કરો છો તેથી જો હું કાર્ટ ને પુશ કરીને આગળ વધું તો હું ફોર્સ લગાવી રહ્યો છું રાઇટ તેથી આ તે જ ફોર્સ છે જે આપણે જાણીએ છીએ ગ્રેવીટેશનલ ફોર્સ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ મિકેનિકલ ફોર્સ આવા ઘણા બધા વિવિધ પ્રકારનાં સ્ટફર છે અને પ્રેશર એ એક ખ્યાલ છે જે ફોર્સ સાથે સંબંધિત છે અને યુનિટ એરિયા દીઠ લાગુ પડેલા ફોર્સ ને પ્રેશર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અથવા પ્રેશર એ એરિયા પર લાગુ કરાયેલ ફોર્સ છે અને પ્રેશર Pનું ઇકવેશન એ FA ની બરાબર છે જ્યાં F એ લાગુ કરેલ ફોર્સ છે અને A એ તે એરિયા છે જેના પર પ્રેશર લાગે છે અને પ્રેશર હંમેશાં સપાટી પર નોર્મલ રીતે વર્તે છે અને આ એરિયા સરફેસ એરિયા છે અને તેના પર લાગનાર ફોર્સ ને નોર્મલ ફોર્સ માનવામાં આવે છે તો તમે અહીં જોઈ શકો છો તેથી આ ફોર્સ અહીં એક નોર્મલ ફોર્સ છે ઇનલાઇન ફોર્સ નથી તેથી પ્રેશર જો તે હવે ઇનલાઇન ફોર્સ છે જે હું બતાવવા જઈ રહ્યો છું જો તે ઇનલાઇન ફોર્સ હોય તો નોર્મલ કોમ્પોનેંટ આના જેવો હશે જો આ F થીટા ઉપર છે તો આ F કોસ થીટા બનશે અને પછી સરફેસ પર લાગતુ પ્રેશર P એ F કોસ થીટા ભાગ્યા એરિયા હશે તેથી તે પ્રેશર પરનો નોર્મલ કોમ્પોનેંટ ભાગ્યા એરિયા જેના પર તે લાગે છે તે છે તેથી SI યુનિટ માં તમે SI યુનિટ જાણો છો SI યુનિટ માં પ્રેશર નો એકમ પાસકલ છે અને 1 પાસ્કલ અથવા 1 Pa જે આપણે તેને ટૂંકા સ્વરૂપમાં કેવી રીતે સૂચવીએ છીએ તે છે તે 1 ન્યુટન દીઠ મીટરનો વર્ગ છે તો આ પ્રેશર નો એકમ છે તેથી મે તમને કહ્યું છે કે જ્યારે આપણે કોઈ ફોર્સ લાગુ કરીએ છીએ ત્યારે તે એક એરિયા પર લાગે છે અને તે યુનિટ એરિયા દીઠ ફોર્સને પ્રેશર કહેવામાં આવે છે અને તે નોર્મલ હોવું જોઈએ અહીં લેવામાં આવેલ ફોર્સ એ નોર્મલ ફોર્સ છે તેથી જેમ મેં જોયું છે કે જો આપણે ઇનલાઇન ફોર્સ લાગુ કરીએ તો આ રીતે ફોર્સ નો ઉકેલ આવે છે અને પ્રેશર ની ગણતરી કરવામાં આવે છે તેથી પ્રેશર વિશે આપણી પાસે એક વિચાર છે તમે ગેસ સિલિન્ડર વિશે સાંભળ્યું હોવું જોઈએ તમે ગેસ સિલિન્ડર વિશે સાંભળ્યું જ હશે અને ત્યાં પ્રેશર માટે મેક્સિમમ લિમિટ નિર્ધારિત કરવામાં આવશે જે ગેસ સિલિન્ડર માં સંગ્રહિત કરી શકાય છે અને આવા સ્ટફર ત્યાં છે તો હવે આપણે તેમાં જઈશું તેથી કંઈક છે જેને બેરોમેટ્રિક પ્રેશર કહેવામાં આવે છે બેરોમેટ્રિક પ્રેશર કોને કહેવામાં આવે છે તમારી પાસે વોલ્યૂમ હશે તેને તમે એટમોસફીયરીક પ્રેશર તરીકે પણ સાંભળ્યું હોવું જોઈએ તેથી અહીં મારી પાસે એક ડાયાગ્રામ છે તમે અહીં આ ક્યુબોઇડ ને જોઈ શકો છો જેમાં અહીં તેના એટમોસફીયરની ટોચ પર લેખેલું છે તેથી આ ક્યુબોઇડ ને ધ્યાનમાં લો અને આ પૃથ્વીની સપાટી છે હું માત્ર એક ઉદાહરણ આપી રહ્યો છું આ પૃથ્વીની સપાટી છે અને આના જેવા ક્યુબોઇડ ને ધ્યાનમાં લો અને આ ક્યુબોઇડ ની અંદર એર હશે આ એરને પણ તેની પોતાની ડેન્સિટિ છે પાણીની ડેન્સિટિ 1 ગ્રામ પર સેન્ટિમીટર ક્યૂબ 1 ગ્રામ પર cc છે અને તે જ રીતે મેટલ માં ગેસ કરતા વધુ ડેન્સિટિ હોય છે અને તમે આ મૂળભૂત બાબતો પહેલાં પણ શીખી હોવી જોઇએ તેથી એટમોસફીયર ને ધ્યાનમાં લો તેમાં એર છે અને મેં પૃથ્વીના આ એરિયા ને ધ્યાનમાં લીધો છે અને આ ક્યુબોઇડ ની અંદર આટલી હવા અહીં છે આ એટમોસફીયરની ટોચ છે તેથી એટમોસફીયરની ટોચથી પૃથ્વીની સપાટી વચ્ચે જે પણ એર છે તે વજનનું કારણ બનશે આની પાસે વજન હશે અને આ કિસ્સામાં આપણે તેની ગણતરી કરી શકીએ છીએ જુઓ કે આ એરિયાની લંબાઈ a છે અને આ લંબાઈ b છે અને કહો કે ઊચાઈ c છે તો એર નું વોલ્યુમ a ગુણ્યા b ગુણ્યા c થશે તેનો એકમ મીટરમાં હોઈ શકે અથવા જે પણ હોય તેથી વોલ્યુમ a b c હોઈ શકે છે કહો કે તે મીટર ક્યુબ માં છે તો આપણી પાસે વોલ્યુમ છે અને જો આપણે આ વોલ્યુમ v ને ગુણાકાર કરીએ વોલ્યુમ v ગુણ્યા એર ની ડેન્સિટિ હું રો લખી રહ્યો છું રો એ એર ની ડેન્સિટિ છે પછી આપણને જે મળે છે તે એરનું વજન છે અથવા એરનું માસ છે ખરેખર તે એરનું માસ છે અને જો હું ગુણાકાર કરું છું તો આ એરનું માસ કહો m છે અને જો હું આ માસને ગ્રેવિટેશનલ ને કારણે લાગતા એસેલરેશન સાથે ગુણાકાર કરું તો હું એરનું વજન મેળવી શકું છું તેથી આટલું વજન એ ફોર્સની સમકક્ષ છે અને પછી વજનનો યુનિટ ન્યુટન સિવાય બીજું કશું નથી તેથી અહીં એર નું આટલું વોલ્યુમ એ એરના W વજનનું કારણ બનશે અને આ બળપૂર્વક બનશે અને આ ફોર્સ આ એરિયા A પર લાગુ થાય છે તો અહીં જે પ્રેશર P લાગે છે તે W એર ભાગ્યા આ એરિયાની બરાબર છે તેથી આટલો ફોર્સ અહીં લાગે છે તેથી આ એક ખૂબ જ મૂળભૂત ખ્યાલ છે અને પછી આપણે આ પ્રેશર ને એટમોસફીયરીક પ્રેશર તરીકે ઓળખીએ છીએ તેથી તે સમજવું જોઈએ કે આ એરની ડેન્સિટિ કોન્સટન્ટ નથી તેના જવું નાથી મેં અહીં રો એર તરીકે ધાર્યું છે તે કોન્સટન્ટ નથી તે એલ્ટીટ્યુડ સાથે બદલાય છે તમે જાણો છો કે એટમોસફીયર માટે વિવિધ લેયર ની ઉચાઈ છે તેથી તે ખરેખર બદલાય છે તેથી તેમાં ટ્રોપોસફીયર અલગ હશે સ્ટ્રેટોસફીયર અલગ હશે અને તે તાપમાન અને ઘણા બધા પેરામીટર પર આધારિત છે અને આપણી પાસે સ્ટાન્ડર્ડ એટમોસ્ફિયરિક ચાર્ટ તરીકે ઓળખાતું કંઈક છે તો આ કોર્સ માટે મહત્વપૂર્ણ નથી પરંતુ તમારે સમજી લેવું જોઈએ કે સ્ટાન્ડર્ડ એટમોસ્ફિયરિક શેર ચાર્ટ વિશે કંઈક છે જેની સાથે ફક્ત ચાર્ટ નથી તે તાપમાનની ડેન્સિટિ અને વાતાવરણ એર તેની ડેન્સિટિ સાથે સંબંધિત ઘણા પેરામીટર વચ્ચેનો સંબંધ ધરાવે છે તે જાણવું ખરેખર સારી બાબત છે તે ખૂબ જ ઉત્સાહપૂર્ણ વસ્તુ છે જે તમે ખરેખર તે કોઈપણ સમયે જોઈ શકો છો તો મેં આને સિમ્બલ તરીકે કહ્યું છેcતેમ છતાં તે આના જેવું નથી તેથી તે આ પ્રેશર કરે છે તે ખરેખર આ જેવું નથી તે ખરેખર વિવિધ ડેન્સિટીસ અને અન્ય વસ્તુઓનો સરવાળો છે તેથી વિવિધ સ્તરો પર આપણી પાસે જુદી જુદી ડેન્સિટિ વિવિધ વજન હશે આખરે આ બધાંનો સરવાળો તેથી આપણે કહી શકીએ કે કુલ વજન સિગ્મા એરિયા નું જેટલું પણ વજન છે એ એટમોસ્ફિયર પ્રેશર છે અને સી લેવલ પર તેની ગણતરી કરવામાં આવે છે જે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સી લેવલ પર એટમોસ્ફિયરિક પ્રેશર એ નોંધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ પ્રેશર કે જે 101325 કિલો પાસ્કલ છે અથવા 101325 પાસ્કલ સમાન છે તે કિલો પાસ્કલ માં સમાન છે તેથી આ વેલ્યૂને સ્ટાન્ડર્ડ એટમોસ્ફિયર પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે અને તે 25 ડિગ્રી સેલ્સિયસ પર છે તે 25 સેલ્સિયસ છે જો તાપમાન બદલાય તો પ્રેશર બદલાય છે તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ સ્ટાન્ડર્ડ એટમોસ્ફિયર પ્રેશર છે આપણે તેને એક ટર્મ તરીકે આપી શકીએ છીએ અથવા યુનિટ તરીકે 1 એટમોસફીયર atm બરાબર 101325 પાસ્કલ છે આ એક સ્ટાન્ડર્ડ વેલ્યુ છે તે આ હંમેશાં યાદ રાખો 1 એટમોસ્ફિયર 101325 પાસ્કલ છે અને આને 1 એટમોસ્ફિયર પ્રેશર કહેવામાં આવે છે તેથી જો તમે કોઈ સમુદ્રની નજીક જાવ છો સમુદ્રની નજીક અને ત્યારબાદ તમારા પર હવાનું એક્ટિંગ પ્રેશર 1 એટમોસ્ફિયરની બરાબર છે અને તે 101325 પાસ્કલ ની બરાબર છે તેથી તેને બેરોમેટ્રિક પ્રેશર પણ કહેવામાં આવે છે તેને બેરોમેટ્રિક પ્રેશર કહેવામાં આવે છે તેથી તે સાચું છે તે એટમોસફીયરીક પ્રેશર તરીકે પણ ઓળખાય છે શું પ્રેશર એ કોઈપણ ઓબ્જેક્ટ પર લાગુ પડે છે જે એટમોસફીયરના ઉદાહરણમાં હોય છે પૃથ્વી પર તેથી બેરોમીટર પ્રેશર બેરોમીટર તરીકે ઓળખાતા સાધનની મદદથી માપવામાં આવે છે આ બધા હોવા જ જોઈએ તમારે નાના ક્લાસ ના સમયે જ તેનો અભ્યાસ કરવો જોઇએ કે પ્રેશર માપવા માટે સાધન શું છે તે બેરોમીટર છે તો આ એક સેન્સર પણ છે તેથી આપણે BMP180 નો ઉપયોગ કેવી રીતે કરીશું તે જોવા જઈએ તે વિશે આપણે અગાઉ ચર્ચા કરી હતી કે તે બેરોમીટર તરીકે કેવી રીતે ઉપયોગમાં લેવાય છે કનવેશનલ બેરોમીટર નેચરમાં કેવી રીતે મિકેનિકલ છે પરંતુ આ એક ઇલેક્ટ્રોનિક બેરોમીટર છે કે જે આપણે કરીશું તેથી આ એક વસ્તુ છે જેથી મેં બેરોમીટર પ્રેશર વિશે કહ્યું હું તમને કહીશ તેથી કંઈક છે જેને મેનોમેટ્રિક પ્રેશર પણ કહેવામાં આવે છે તેથી ધ્યાનમાં લો કે આ એક સિલિન્ડર છે આ એક ક્લોજ્ડ વોલ સિલિન્ડર છે તેની અંદર હવા છે હવા છે અને હવા ને પ્રેશર P તરીકે ફેરવાય છે હવા પ્રેશર P તરીકે ફેરવાઈ છે અને કન્ટેનર નું ફિક્સ્ડ વોલ્યુમ V છે તો P અને V છે હું ફક્ત તેને નામ એ જ આપુ છું ચાલો P એ આ સિલિન્ડરમા હવાની સરફેસ પર છે તેથી એટમોસફીયરીક પ્રેશર હશે જે તેના પર લાગશે એટમોસફીયરીક પ્રેશર તેના પર લાગશે તો એક ટર્મ છે હવે પૃથ્વીની સપાટી પર હંમેશાં 1 એટમોસફીયરનું પ્રેશર હશે તો તે પહેલેથી જ છે અટ્લે કે જ્યારે આપણે મેઝર કરીએ ત્યારે કોઈપણ પ્રેશર ના મેઝરમેંટ્મા 1 એટમોસફીયર પ્રેશર ઉમેરવામાં આવે છે તેથી આપણે મેનોમેટ્રિક પ્રેશર તરીકે ઓળખાતી નવી ટર્મ પર આવ્યા તો આપણે 0 થી શરૂ થતું મૂલ્ય મેળવી શકીએ છીએ તેથી તે કંઈ નથી પરંતુ તે એક માત્ર પ્રેશર છે કે જે સિસ્ટમ ની અંદર બને છે તેથી તે ગેજ પ્રેશર તરીકે પણ ઓળખાય છે તેને ગેજ પ્રેશર મેનોમેટ્રિક પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે જેને ગેજ પ્રેશર તરીકે પણ ઓળખવામાં આવે છે આ સિસ્ટમનું ઇન્ટરનલ પ્રેશર છે આ સિસ્ટમનુ ઇન્ટરનલ પ્રેશર છે અને તેમાં બેરોમેટ્રિક પ્રેશર શામેલ નથી તેથી તે સિલિન્ડર જેવું છે જેમા હું કહું છું કે આ સિલિન્ડર નું અંદરનું પ્રેશર 5 એટમોસફીયર જેટલું છે 5 એટમોસફીયર કંઈ નથી પરંતુ 5 ગુણ્યા એક એટમોસફીયર અથવા 5 ગુણ્યા 101325 પાસ્કલ આટલું બધુ પ્રેશર એટમોસફીયરિક પ્રેશર ના 5 ગણુ હાયર પ્રેશર આની અંદર હોય છે તો પછી ગેજ પ્રેશર 5 એટમોસફીયરની બરાબર થાય છે P ગેજ અથવા P મેનોમેટ્રિક એ 5 એટમોસફીયર છે પરંતુ રિયલ પ્રેશર અથવા એબ્સોલ્યુટ પ્રેશર કે જેની આપણે હવે ચર્ચા કરીશું તે 6 એટમોસફીયર ની બરાબર છે કારણ કે આ 5 એટમોસફીયર પ્રેશર અને ગેજ પ્રેશર નુ પ્રેશર એ બેરોમેટ્રિક પ્રેશર ના એટમોસફીયરિક પ્રેશર થી વંચિત છે તેથી આ એક નવા રેફરન્સની જેમ છે નવો રેફરન્સ કે જે એક્સટર્નલ પ્રેશર થી મુક્ત છે કોઈપણ રીતે આપણે જાણીએ છીએ કે એક્સટર્નલ પ્રેશર એ P એટમોસ્ફિયર ની બરાબર છે તેથી આપણે કહીશું કે આપણે કેમ ફરીથી એટમોસ્ફિયર પ્રેશર ને રેફરન્સ પોઈન્ટ તરીકે રાખીને કહેવું છે આપણે તેમાંથી ગણીશું તેથી 2 એટમોસ્ફિયર ના 2 P ગેજનું 2 ગેજ પ્રેશર એટલે કંઈ નહીં પરંતુ 1 એટમોસફીયર 2 એટમોસફીયરિક પ્રેશર જે નોર્મલ એટમોસફીયરિક પ્રેશર કરતા વધારે છે તે છે તેથી આ ગેજ પ્રેશર અથવા મેનોમેટ્રિક પ્રેશર છે તો તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ વેલ્યુ નેગેટિવ હોઈ શકે છે આ વેલ્યુ નેગેટિવ હોઈ શકે છે કારણ કે એટમોસફીયરીક પ્રેશર જુઓ જેની આપણે 1 એટમોસફીયર તરીકે ચર્ચા કરી છે 1 એટમોસફીયર આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે વેક્યૂમ બનાવીએ છીએ ત્યારે પ્રેશર ઓછું થાય છે જ્યારે આપણે વેક્યુમ પ્રેશર બનાવીએ છીએ ત્યારે પ્રેશર માં ઘટાડો થાય છે તેથી જો આપણે વેક્યુમ બનાવીએ તો સિલિન્ડર ની અંદરનું પ્રેશર 1 એટમોસફીયર થી વધુ ઘટશે તો 1 એટમોસફીયરને ગેજ પ્રેશર ની ગણતરી માટે 0 માનવામાં આવતું હોવાથી હવે આ વેલ્યુ નેગેટિવ બને છે આ P ગેજ નેગેટિવ હશે તેથી મેનોમેટ્રિક પ્રેશર નેગેટિવે હોઈ શકે છે જ્યારે એટમોસફીયરિક પ્રેશર નેગેટિવ ન હોઈ શકે અને પછી આપણી પાસે એબ્સોલ્યુટ પ્રેશર છે તો તે કંઈ નથી પરંતુ મેનોમેટ્રિક અને બેરોમેટ્રિક પ્રેશર બંને સહિતના પ્રેશર ની ટોટલ અમાઉન્ટ છે તેથી એક એબ્સોલ્યુટ પ્રેશર જે બેરોમેટ્રિક અને મેનોમેટ્રિક પ્રેશર ના સરવાળાની સમકક્ષ છે અને જે હંમેશા પોઝીટીવ જ હશે તે હંમેશાં પોઝિટિવ રહેશે કારણ કે મેનોમેટ્રિક પ્રેશર ઓછું કરી શકાય છે જો આપણે ઘણું વેક્યુમ ઉત્તમ વેક્યૂમ બનાવીએ તો તે નેગેટિવ થઈ શકે પરંતુ તે બેરોમેટ્રિક પ્રેશર થી ઘણું બધુ નીચે જતુ નથી એબ્સોલ્યુટ પ્રેશર હંમેશા પોઝીટીવ જ હશે તેથી આ તે ખ્યાલ છે કે તમારે પ્રેશર સેન્સર ની વિગતોમાં જતા પહેલાં તમારે જાણવાની જરૂર છે અને એક વધુ વસ્તુ જે મને લાગે છે કે તમારે જાણવી જોઈએ તે છે થર્મોડાયનેમિક્સ ની કેટલીક મૂળભૂત બાબતો કે જે આપણે પહેલાંથી જાણીતા હોવા જોઈએ તો આ ખરેખર ચાર્લ્સ લો છે ચાર્લ્સ લો બીજું કંઈ નથી પરંતુ વોલ્યુમ એ તાપમાન સાથે સીધુ પ્રમાણસર છે તે છે વોલ્યુમ તાપમાન સાથે સીધુ પ્રમાણમાં હોય છે તેથી જ્યારે તાપમાનમાં વધારો થાય છે વોલ્યુમ પણ વધે છે પછી તાપમાન વધે તો વોલ્યુમમાં વધારો થાય છે અથવા તાપમાનમાં ઘટાડો થાય તો વોલ્યુમ ઘટે છે આ કેસ ખરેખર ખૂબ જ મુશ્કેલ છે તો આ ખરેખર કોઈ આઇસોલેટેડ સિસ્ટમ ના કિસ્સામાં છે આઇસોલેટેડ સિસ્ટમ નો અર્થ એ છે કે કોઈ ઉર્જા ગુમાવાતી નથી કોઈ ઉર્જા અથવા જથ્થો બહાર ગુમાવાતો નથી તો પછી જો આપણે તાપમાનનું પ્રમાણ વધારીએ તો આઇસોલેટેડ સિસ્ટમ માટે વોલ્યુમ પણ વધશે જ્યારે આપણે તાપમાન માં વધારો કરીએ ત્યારે વોલ્યુમ નું પ્રમાણ પણ વધશે જ્યારે તાપમાનમાં ઘટાડો કરીએ ત્યારે વોલ્યુમ પણ ઘટશે અને પછી બોયલસ્ લો boyle's law છે તે કહે છે કે પ્રેશર P એ વોલ્યુમ Vના ઇનવર્સલિ પ્રમાણસર હોય છે અથવા PV એ કોન્સટન્ટ અથવા તેના જેવું હોય છે તેથી જો પ્રેશર વધે છે તો વોલ્યુમ ઘટે છે અને એક સરળ ઉદાહરણ લઈએ આ સિલિન્ડર છે તો પછી SI એન્જિન મા આના જેવુ પિસ્ટન રાખવું છે તેથી જો હું અહીં પ્રેશર લાગુ કરું તો શુ થાય છે તેમાં અંદર એર છે તેનું પ્રેશર છે આ સિલિન્ડર ની અંદર જ્યારે હું પ્રેશર લાગુ કરું છું ત્યારે સિલિન્ડર મા પિસ્ટન નીચે આવી રહ્યું છે અને વોલ્યુમ ઘટશે જ્યારે વોલ્યુમ ઘટે છે ત્યારે પ્રેશર વધે છે તમે આ ઉદાહરણ જાણો છો આ ઉદાહરણ આપણે તમને આજે બતાવીશું તેથી જ હું તમને આ પાયાનુ ઉદાહરણ કહી રહ્યો છું જેથી તમને ખ્યાલ આવે અને એક વધુ મહત્વની બાબત જે તમારે યાદ રાખવી જોઈએ તે એ છે જ્યારે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ ત્યારે તમારે યાદ રાખવું જોઈએ કે વોલ્યુમ મીટર ક્યુબ માં હોઈ શકે છે અથવા કોઈ અન્ય SI યુનિટમા હોય કોઇ વાંધો નથી પરંતુ તાપમાન કેલ્વિન માં હોવું જોઈએ કેલ્વિન એ SI યુનિટ છે બધુ સ્ટાન્ડર્ડ યુનિટ હોવુ જોઈએ કેલ્વિન તાપમાનનો SI યુનિટ છે તો તમે જાણો છો કે 0 ડિગ્રી સેલ્સિયસ એટ્લે કે 273 કેલ્વિન છે તેથી તાપમાન કેલ્વિન માં હોવું જોઈએ અને પ્રેશર કોઇક સ્ટાન્ડર્ડ યુનિટમાં હોવું જોઈએ અને આ સ્ટાન્ડર્ડ યુનિટ એબ્સોલ્યુટ પ્રેશર હોવું જોઈએ આપણે પાસ્કલ અથવા એટમોસ્ફિયર અથવા બાર નો ઉપયોગ કરી શકીએ છીએ આ બધા પ્રેશર ના જ યુનિટ છે પરંતુ આપણે ગણતરીમાં ગેજ પ્રેશર નહીં પરંતુ એબ્સોલ્યુટ પ્રેશર નો ઉપયોગ કરવો જોઈએ ઉદાહરણ તરીકે હું કહીશ કે આ સંબંધ અનુસાર PV એક કોન્સ્ટન્ટ છે આપણે કહી શકીએ કે P1V1 બરાબર P2V2 છે તેથી તમે તે રીતે સમજો છો તો ઇનિશિયલ પ્રેશર અને ઇનિશિયલ વોલ્યુમ તે બેનો ગુણાકાર એ P2V2 ની બરાબર હશે તે કોન્સ્ટન્ટ છે બોયલ્સ લો અનુસાર આવું થાય છે તેથી શરૂઆતમાં જો એટમોસફીયરીક પ્રેશર 5 એટમોસફીયર અને વોલ્યુમ 1 મીટર ક્યુબ હોય તો પછી જો હું એબ્સોલ્યુટ પ્રેશર ને 10 એટમોસ્ફિયર વધારું તો વોલ્યુમ ખરેખર 0 5 જેટલું ઘટશે તેથી આ કોન્સ્ટન્ટ સમાન જ રહેશે તો આ રીતે બોયલ્સ લો કાર્ય કરે છે અને પછી આપણે પણ વધુ ઉલ્લેખ કરવાની જરૂર નથી પરંતુ આઇડિયલ ગેસ લો એ છે કે PV એ nRTની બરાબર હોય છે જ્યાં n મોલ્સ ની સંખ્યા છે R યુનિવર્સલ ગેસ કોન્સટન્ટ છે જે 8 314 જુલ પર મોલેસ કેલ્વિન અને T કેલ્વિન મા તાપમાન છે યાદ રાખો કે હંમેશા SI યુનિટ નો ઉપયોગ કરો અને પ્રેશર નો SI યુનિટ પણ એબ્સોલ્યુટ પ્રેશર માં હોવો જોઈએ જે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે હંમેશા આ યાદ રાખો હવે આપણે પ્રેશર સેન્સર પર પાછા જઈશું તો આ BMP પ્રેશર સેન્સર છે જેનુ આપણે ડેમોન્સ્ટરટ કરીશું હવે હું અહીં થોડો ફોર્સ લાગુ કરવા જઈ રહ્યો છું અને અહીં એક્સટર્નલ પ્રેશર લાગશે તેથી જે થાય છે તે આ એક્સટર્નલ પ્રેશર ને કારણે છે જે અહીં આ રીતે લાગશે શું થાય છે કે ટેનસાઇલ સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે સ્ટ્રેસ બે કરતાં વધુ પ્રકારના હોય છે પરંતુ હું ખાલી કહી શકું કે તમે પ્રેશર કરો છો તે ટેનસાઇલ હોઈ શકે છે સ્ટ્રેસ ટેનસાઇલ હોઈ શકે છે સ્ટ્રેસ અને પ્રેશર લગભગ સમાન હોય છે પરંતુ તમે જાણો છો કે આપણે તે ઉલ્લેખ નથી કરી રહ્યા કારણ કે તમે મૂંઝવણમાં મુકાઇ જશો તેથી એટલુ યાદ રાખો કે ટેનસાઇલ સ્ટ્રેસ તરીકે ઓળખાતું કંઈક છે ઉદાહરણ તરીકે ટેનસાઇલ સ્ટ્રેસ એ એ સ્ટ્રેસ છે કે જ્યારે તમે આ બાજુ અને આ બાજુથી કોઈ બ્લોક ખેંચશો ત્યારે તે સ્ટ્રેસ વિકસે છે તેથી તે આ રીતે સ્ટ્રેચ થશે જેમ તમે એક રબર બેન્ડ ને સ્ટ્રેચ કરો છો તેથી તે ટેનસાઇલ ફોર્સ છે અને જ્યારે તમે સ્પોન્જ લો છો તેને ક્યાંક રાખો અને તમે ફોર્સ લાગુ કરો તો પછી તે કમ્પ્રસ થાય છે અને તે સાઈઝ ઘટાડે છે જેને આને કોમ્પ્રેસિવ ફોર્સ કહેવામાં આવે છે અને સ્ટ્રેસ ને કોમ્પ્રેસિવ સ્ટ્રેસ અથવા કોમ્પ્રેશન સ્ટ્રેસ તરીકે ઓળખવામાં આવે છે સ્ટ્રેસ એ ટેનસાઇલ સ્ટ્રેસ કનવર્ઝ્ન છે જે થવાનું છે તેથી અહીં થિન ડાયાફ્રામ ની ઉપરના આ બાહ્ય પ્રેશર ને કારણે ટેનસાઇલ સ્ટ્રેસ ઉત્પન્ન થશે તેથી થિન ડાયાફ્રામ ને ડીફોર્મ થશે અને જ્યારે તે ડિફૉર્મ થાય છે અથવા તે નીચે આવે છે ત્યારે શું થાય છે કે આ પાઇઝો રેઝિસ્ટર વધારે સ્ટ્રેચ થતો નથી ત્યાં ટેનસાઇલ સ્ટ્રેસ હશે અને આ રેઝિસ્ટન્સ માં બદલાવ લાવશે અને તેથી જ આપણે કહી રહ્યા છીએ કે આ પાઇઝો રેઝિસ્ટિવ સેન્સર છે તો આઉટપુટ ખરેખર એક રેઝિસ્ટન્સ ચેંજ છે તો અહીં ચાર પાઇઝો રેઝિસ્ટર છે અને આપણે આ આઉટપુટ મેળવવા માટે એક સિગ્નલ કન્ડીશનીંગ યુનિટ નો ઉપયોગ કરીશું તો પ્રેશર સેન્સર આ રીતે કાર્ય કરે છે અને આ BMP180 છે તેમાં 300 થી 1100 હેક્ટો પાસ્કલ ની ડિટેક્શન રેન્જ છે જે 300 ગુણ્યા 10 ની 2 ઘાત પાસકલ ની બરાબર છે હેક્ટો પાસ્કલ એ 10 ની 2 ઘાત પાસ્કલ ની બરાબર છે તેથી 300 ગુણ્યા 10 ની 2 ઘાત પાસકલ થી 1100 ગુણ્યા 10 ની 2 ઘાત પાસકલ સુધી આ પ્રેશર સેન્સર ની મેઝરમેંટ રેંજ છે તેથી અને તે કંઈક I2C ઇન્ટરફેસ તરીકે જાણીતાનો અરડયુનો સાથે ઉપયોગ કરે છે જ્યારે હું તમને ઉદાહરણ બતાવવા જઈશ ત્યારે હું તમને કહીશ આ કોમ્યુનિકેશન નો એક અલગ મોડ છે આ કોમ્યુનિકેશન નો સીરીયલ મોડ જ છે પરંતુ તે 2 વાયર નો ઉપયોગ કરે છે કોમ્યુનિકેશન માટે 2 વાયર તેથી તે એક સીરીયલ કમ્યુનિકેશન જેવું જ છે પરંતુ ખૂબ જ ઝડપી તો તે I2C કોમ્યુનિકેશન છે આપણે તેમાં વધુ જઈશું નહીં અને આ મુખ્ય સારી વસ્તુ છે આપણે શા માટે આનો ઉપયોગ કરીએ છીએ મેં તમને શરૂઆતમાં સ્ટાન્ડર્ડ એટમોસ્ફિયરિક ચાર્ટ રેટ વિશે કહ્યું હતું આપણે સ્ટાન્ડર્ડ એટમોસ્ફિયર ચાર્ટ વિશે વાત કરી હતી ત્યાં પ્રેશર વેરીએશન તેમજ ડેન્સિટી વેરીએશન બધું પ્લોટ કરવામાં આવ્યુ હશે તે ગ્રાફ જેવું આના જેવુ છે વિવિધ વેલ્યુ બતાવવામાં આવશે તેથી હું અહીં પ્રેશર અહીં ડેન્સિટી અહી તાપમાન y ઍક્સિસ ઉપર જુદા જુદા y ઍક્સિસ પર પ્લોટીંગ કરીશ અને આપણે આનાપર એલ્ટિટ્યુડ h પ્લોટીંગ કરીશું અને તાપમાન પહેલા વધશે પછી આના જેમ તેને ડ્રો કરો અને પ્રેશર ખરેખર વધે છે પછી સ્ટ્રોક્સ આની જેમ તે તદ્દન આના જેવુ નથી પરંતુ કંઈક આના જેવુ છે શા માટે આપણે આ સ્ટાન્ડર્ડ એટમોસ્ફિયરિક ચાર્ટ ને ડેવલોપ કરીએ છીએ મુખ્યત્વે કારણ કે આપણે ફ્લાય એરક્રાફ્ટ અને રોકેટ અને બધું જ કરવાની જરૂર છે કારણ કે આ વસ્તુઓ ઉપરથી એર મેળવો આપણે પ્રેશર વેરીએશનને જાણવાની તદ્દન જરૂર છે તેથી આપણે એરક્રાફ્ટમાં થ્રસ્ટ અને તેમાં બધું એડજસ્ટ કરી શકીએ છીએ તેથી આ પ્રેશર સેન્સર નો ઉપયોગ વિમાન અને અન્ય વસ્તુઓમાં વ્યાપકપણે બહારના પ્રેશર ને માપવા અને ગણતરી કરવા માટે અને બેજ્ માટે કરવામાં આવે છે કારણ કે તે ઉચાઇ પર એટમોસ્ફિયરિક પ્રેશર વધુ કે ઓછા કે તેઓ કોન્સટન્ટ હશે તે એલ્ટિટ્યુડ ની ગણતરી કરવા માટે પણ પ્રેશર સેન્સર નો ઉપયોગ કરે છે તો તેઓ પ્રેશર ને માપશે અને એલટીટ્યુડ ને પ્રિડિક્ટ કરશે તેથી પ્રેશર સેન્સર ની ઘણી એપ્લિકેશન છે તો શા માટે તે GPS નેવિગેશન ના એન્હાન્સમેન્ટ તરીકે લખવામાં આવ્યું છે જ્યારે આપણને પ્રેશર વેલ્યુ મળે છે ત્યારે આપણે ઉચાઇની રેંજ અને બીજુ જાણવામાં સમર્થ થઈશું તેથી સ્લોપ ડિટેકશન આબોહવાની આગાહી કરી શકીએ છીએ તો જ્યારે તાપમાનમાં ફેરફાર થાય છે ત્યારે પ્રેશર માં ફેરફાર થશે તેથી આપણે તેનો ઉપયોગ આબોહવાની આગાહી અને વર્ટીકલ વેલોસીટી ઇન્ડિકેશન માટે કરી શકીએ છીએ આ એરક્રાફ્ટ માટે છે તેમની પાસે અંદર ઇન્સ્ટ્રુમેન્ટ છે તો તેને આની જેમ કંઈક કહેવામાં આવે છે તે વર્ટીકલ વેલોસીટી ઇન્ડિકેટર તરીકે ઓળખાય છે તો શું થાય છે જ્યારે તે પ્રેશર વેરિયેશન ને આધારે ફાસ્ટ ફરે છે ત્યારે તે વેલોસિટી બતાવશે જ્યાં તે ઉપર અને નીચે આગળ વધી રહ્યો છે અને લિક ડિટેકશન જો આપણે કોઈ સિલિન્ડર ની અંદર પ્રક્રિયા દાખલ રાખીએ છીએ જો તે લિક થાય તો પ્રેશર pressure ધીમે ધીમે નીચે આવશે અને આપણે જાણી શકીશું કે ત્યાં લિક છે અને વોલ્યુમ માપવા માટે જેમ મેં કહ્યું હતુ કે PV કોન્સટન્ટ છે જો પ્રેશર ઓછું થાય છે આપણે જાણીએ છીએ કે હવાનો જથ્થો પણ પ્રેશર છે જો પ્રેશર ઓછું થાય છે તો વોલ્યુમ ખરેખર વધે છે તેથી આપણે આના જેવી ઘણી વસ્તુઓ કરી શકીએ તો આ પ્રેશર સેન્સર વિશે છે હવે આપણે તે કેવી રીતે આરડ્યુનોમાં થાય છે એ બતાવીશું અને તેના પર જઈશું તો તમે અહીં જોઈ શકો છો કે મેં BMP પ્રેશર સેન્સર ને આરડ્યુનો ડ્યુ સાથે કેવી રીતે જોડ્યું છે તમે અહીં જોઈ શકો છો અને ચાર કેબલ છે જે BMP પ્રેશર સેન્સર થી આવી રહ્યા છે તો પ્રેશર સેન્સર લગભગ તે જ છે જે મેં તમને પ્રેજેંટેશન માં બતાવ્યું હતું તો તમારી પાસે અહીં કેસિંગ સાથે અંદર થિન ડાયાફ્રામ છે અને આમાંથી ચાર કેબલ બહાર આવે છે જેમાંથી એક 5 વોલ્ટ છે એક ગ્રાઉંડ છે અને ત્યારબાદ SDA અને SDA અને SCL છે આ બે કનેક્શન છે કે જેનો ઉપયોગ આપણે I2C કોમ્યુનિકેશન માટે કરીએ છીએ તમે અહીં જોઈ શકો છો મેં તેને પહેલાથી જ કનેક્ટ કર્યું છે હવે આપણે આરડ્યુનો પ્રોગ્રામિંગ કરીશું તેથી અહીં તે જ વસ્તુ છે જે આપણે હંમેશા કરતા હતા આપણે જોઈ શકીએ કે ટૂલ્સ માં મેં એક નવી લાઇબ્રેરી BMP180 ઉમેરી છે તો તમે તેને ઉમેરી શકો છો નહીં તો આ I2C કોમ્યુનિકેશન કોડ જાતે કરવું થોડું ટ્રિકી છે પરંતુ જો તમને તેમાં ખૂબ અનુભવ ન હોય તો તેનો સીધો ઉપયોગ કરવો વધુ સારું છે તેથી મેં પહેલાથી જ BMPc085 ઇન્સ્ટોલ કરેલુ છે અથવા BMP180 લાઇબ્રેરી અહીં ઉપલબ્ધ છે તો આપણે તેને ઇન્સ્ટોલ કરી શકીએ છીએ મેં પહેલેથી જ તેને ઇન્સ્ટોલ કરી દીધી છે હવે તમે જોઈ શકો છો કે ફાઈલ એક્જામ્પલ માંથી મેં અહીં આ કોડ એડાફ્રુટ BMP લાઇબ્રેરી પસંદ કરી છે આ અહીં કોડ છે અને એક હેડર છે જે આપણે વાયર ડોટ h માટે કોલ કરવી પડશે જેનો ઉપયોગ I2C કોમ્યુનિકેશન માટે થાય છે તો વાયર ડોટ h પ્રખ્યાત રૂપે કમ્યુનિકેશન પ્રોટોકોલ્સ માટે વપરાય છે અને તેની અંદર એક ફંક્શન છે અને આપણે તેમાં એડાફ્રુટ BMP 085 લાઇબ્રેરી પણ ઉમેરી છે પછી આપણે પહેલેથી જ અહીં BMP 180 સેન્સરના VCCને કનેક્ટ કરેલુ છે તે અહીં 085 છે પરંતુ આપણા કિસ્સામાં તે 180 છે તેનથી કોઈ ફરક પડતો નથી તે કમાન્ડ છે અને તે 3 3 વોલ્ટ પર કામ કરવું જોઈએ તેનુ કામ કરવાનું સ્તર 3 3 વોલ્ટ છે 5 વોલ્ટ નહીં તેથી તમારે યાદ રાખવું જોઈએ કે આરડ્યુનોના ગ્રાઉન્ડ થી ગ્રાઉન્ડ કનેક્ટ કરો અને સેન્સર ની SCL પિન અથવા ક્લોક પિન આરડ્યુનો પરની ક્લોક પિન સાથે જોડો અને જો આપણે આરડ્યુનો ડ્યુ નો ઉપયોગ કરતા હોય તો SCL પિન એ પિન નંબર 21 ડિજિટલ 21 છે અને બીજી પિન પિન નંબર 20 છે ડ્યુમા SDA પિન એ પિન નંબર 20 છે તેથી આપણે તેને આની જેમ જોડ્યું છે પછી અહીં એક થોડો કોડ છે તો તે bmp ડોટ બિગિન છે તે કોમ્યુનિકેશન જેવું છે આપણે આ રીતે પહેલાં પણ સીરીયલ ડોટ બિગિન નો ઉપયોગ કર્યો છે આપણે અહીં bmp ડોટ બિગિનનો ઉપયોગ કર્યો છે તેનો અર્થ એ કે bmp સેન્સર અને આરડ્યુનો બોર્ડ વચ્ચે સિરીયલ કમ્યુનિકેશન શરૂ થઈ રહ્યું છે પછી વૉઇડ લૂપ ની અંદર આપણે bmp ડોટ રીડ ટેમ્પરેચર અને અન્ય વસ્તુઓ જેવાં ફંક્શન્સના સેટ નો ઉપયોગ કરીશું અને આપણે તેને સીરીયલ મોનિટર પર લાવ્યા છીએ આપણે શા માટે આ સિસ્ટમ કરી રહ્યા છીએ આપણે ઘણાં કોડિંગ વિના સરળતાથી સેન્સરનો ઉપયોગ કરી શકીએ છીએ જેથી તમે સરળતાથી સમજી શકો તો તે જે બતાવશે તે છે તાપમાન પ્રેશર સેન્સર તરફથી તાપમાન ફીડબેક મળશે તેથી આ પ્રેશર સેન્સર ની અંદર તાપમાનનું મેજરમેન્ટ પણ છે તેથી આપણે તાપમાન રીડ કરી શકીએ છીએ અને પછી આપણે પ્રેશર રીડ કરી શકીએ છીએ અને તે એ ધારણા પર આધારિત છે કે સ્ટાન્ડર્ડ બેરોમેટ્રિક પ્રેશર 101325 પાસ્કલ અથવા 101325 મિલિબાર છે આપણે એલટીટ્યુડ ની ગણતરી કરી શકીએ મેં પહેલા જ કહ્યું કે એરક્રાફ્ટ આના જેવી પદ્ધતિનો ઉપયોગ કરે છે પ્રેશર ના માપને એલ્ટિટ્યુટ ના માપ માં રૂપાંતરિત કરવામાં આવશે તેથી તમે જોઈ શકો છો કે એલ્ટિટ્યુટ ને માપી શકાય છે સી લેવલ પર પ્રેશર માપી શકાય છે અને ઘણી બધી બાબતો રિયલ એલ્ટિટ્યુટ અને બધું જ શક્ય છે તો હું આરડ્યુનો ડ્યુને બોર્ડમા સિલેક્ટ કરીશ જ્યારે પ્રોગ્રામિંગ કરીશ ત્યારે પોર્ટ કોમ્પ પોર્ટ પહેલાથી જ સિલેક્ટ છે અને હું હવે કોડને વેરીફાઈ કરી રહ્યો છું અને હું હવે સ્કેચ અપલોડ કરી રહ્યો છું તેથી આ કોડ હવે પ્રેસર સેન્સર માં અપલોડ થશે હવે જો હું અહીં સિરીયલ મોડ ડ્રાફ્ટર અપલોડીંગ સિલેક્ટ કરું છું અહીં બ્લુ પ્રોગ્રેસ બાર છે તે અપલોડ થઈ રહ્યું છે તે ડન અપલોડ છે હું આ સિલેક્ટ કરું છું જુઓ હું તાપમાન અને અન્ય વસ્તુઓ જોઈ શકું છું તે 23 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન દર્શાવે છે 23 5 ડિગ્રી સેલ્સિયસ અને પ્રેશર 9054 90539 પાસ્કલ અને પછી 939 મીટર નુ અલ્ટિટ્યુડ દર્શાવે છે તો હું હમણાં બેંગ્લોરમાં બેઠો છું તેથી બેંગ્લોર સેન્સર અનુસાર આપણી આસપાસ એક એલિવેશન પર છે તે કહે છે કે 939 મીટર તમે ખરેખર ચકાસી શકો છો કે બેંગ્લોર સી લેવલ થી કેટલું હાઇ છે મને એક્ઝેટ ખબર નથી પણ ચાલો આપણે જોઈએ અને તમે એ પણ જોઈ શકો છો કે પ્રેશર આ પ્રેશર એ એબ્સોલ્યુટ પ્રેશર છે અને આ એબ્સોલ્યુટ પ્રેશર એટમોસ્ફિયરિક પ્રેશર કરતા ઓછું છે કારણ કે હાઇ એલ્ટિટ્યુડ પર આ પ્રેશર ખરેખર ઘટે છે એટમોસ્ફિયરિક પ્રેશર ઘટે છે તેથી તે 101325 પાસ્કલ થી નીચે છે અને જો આપણે અહીં ગેજ પ્રેશર સેન્સર નો ઉપયોગ કરીને ગેજ પ્રેશર ને માપીએ તો પછી શું થશે તો આપણને નેગેટિવ ગેજ પ્રેશર મળશે આપણ ને નેગેટિવ ગેજ પ્રેશર મળશે કારણ કે ગેજ પ્રેશર એ એબ્સોલ્યુટ પ્રેશર માઇનસ એટમોસ્ફિયરિક પ્રેશર અથવા બેરોમેટ્રિક પ્રેશર ની બરાબર છે તેથી તે આ પ્રેશર 90538 પાસ્કલ માઇનસ 101325 પાસ્કલ ની બરાબર છે જે તમને નેગેટિવ ગેજ વેલ્યુ આપશે તો આ રીતે આપણે એબ્સોલ્યુટ પ્રેશર અને ગેજ પ્રેશર વચ્ચે જોડાણ કર્યું છે તમારે તે સમજવું જોઈએ અને તે જ રીતે તમારે ચાર્લ્સ ઇક્વેશન બોયલ્સ ઇકવેશન boyle's equation અને બીજૂ બધું યાદ રાખવું જોઈએ હવે તમે આ જોઈ લીધું છે હું તમને પ્રેશર માં વેરીએશન પણ બતાવીશ હૅવે એક બલૂન અંદર એક ગેસ સેન્સર મૂકીશ અને હું બલૂનને ઇનફલેટ કરીશ અને તેને સીલ કરીશ તેથી જ્યારે હું એમ કરું છું તો જે થાય છે તે બલૂન માં અંદરની એર કેન્દ્રીત થાય છે કારણ કે સાઇઝ સીલ હોય તો એર બહાર નીકળી શકતી નથી તેથી જો હું બલૂન ને કોમ્પ્રેસ કરું તો અહીંના ઇક્વેશન મુજબ પ્રેશર બનશે જે આપણે જોયુ છે જુઓ તે બોયલ્સ લો છે બોયલ્સ લો મુજબ શુ થાય છે કે જ્યારે આપણે વોલ્યુમ ઘટાડીએ ત્યારે પ્રેશર વધશે તેથી બોયલ્સ લો મુજબ શું થાય છે કે જો આપણે બલૂનને કોમ્પ્રેસ કરીએ તો પ્રેશર વધશે અને આપણે તે સીરીયલ મોનિટર પર જોશું હવે આપણે તે એકવાર કરીશું તો મેં બલૂનની અંદર પ્રેશર સેન્સર મૂક્યું છે તેથી તે આના જેવું છે હવે તમે જોઈ શકો છો કે પ્રેશર સેન્સર આની અંદર છે અને મેં બધું કનેક્ટ કર્યું છે તેથી થીઓરેટિકલી શું થવું જોઈએ કે જ્યારે હું આ કમ્પ્રેસ કરું ત્યારે આ વોલ્યુમ ઘટે છે અને પ્રેશર વધવું જોઈએ પરંતુ આ એક બલૂન છે જેને ડીફોર્મ કરી શકાય છે તેથી પ્રેશર નો ચેંજ દેખાશે નહીં પરંતુ છતા પણ તમે સિરીયલ મોનિટરમા પ્રેશર માં ફેરફાર જોઈ શકો છો હવે તમે સીરીયલ મોનિટરને જુઓ પ્રેશર ની વેલ્યુ લગભગ 92000 પાસ્કલ 92000 600 અથવા 680 પાસ્કલ છે તેથી જો હું હવે તેને કમ્પ્રેસ કરું હું બલૂનને કોમ્પ્રેસ કરું છું જુઓ હું બલૂન ને કોમ્પ્રેસ કરું છું અને તમે જોઈ શકો છો કે પ્રેશર 93347 સુધી વધી ગયું છે તેથી લગભગ 500 પાસ્કલ જેટલુ પ્રેશર માં વધારો થયો છે હું હવે સામાન્ય સ્થિતિમા હાથ પાછો લઇ રહ્યો છું જુઓ પ્રેશર પણ સામાન્ય 926૦૦ પર પાછું ઘટી ગયું છે ફરી હું તેને કોમ્પ્રેસ કરું છું જુઓ પ્રેશર વધ્યું છે તેથી તમે જોઈ શકો છો કે તે તેના મુજબ પ્રેશર ની ગણતરી કરી રહ્યું છે પરંતુ તમે બીજું કંઈક પણ જોઈ શકો છો કે જ્યારે હું પ્રેશર વધારું છું ત્યારે તમે વેલ્યુ જોઈ શકશો કે એલટીટ્યુડ માં શું ઘટાડો થયો છે તો તે ખરેખર એક એરર ની ગણતરી છે કારણ કે જ્યારે પ્રેશર વધે છે ત્યારે તે મુજબ એલટીટ્યુડ પણ ઘટવુ જોઈએ તો આ રીતે BMP180 પ્રેશર સેન્સર કાર્ય કરે છે હું આશા રાખું છું કે તમને સમજાઈ હશે કે BMP180 પ્રેશર સેન્સર કેવી રીતે કાર્ય કરે છે અને મને લાગે છે કે ખ્યાલ સ્પષ્ટ છે તમે તે પણ જાણી શકો છો કે થિન તેમજ થિક ફિલ્મ સેન્સર નો ઉપયોગ કરીને કેવી રીતે માઇક્રો સેન્સર ફેબ્રિકેટ કરવુ તો આટલું જ છે